તેથી આ મોડ્યુલમાં તમારું સ્વાગત છે અને આ પર્ટિક્યુલર મોડ્યુલમાં આપણે જોઈશું કે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને હાઈ પાસ ફિલ્ટરને કેવી રીતે ડિઝાઇન કરી શકાય છે તો મિત્રો અત્યાર સુધી આપણે શું જોયું છે આપણે જોયું છે કે લો પાસ ફિલ્ટર ડિઝાઇન કરવા માટે તમે કેવી રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી શકો છો અને આપણે એ પણ જોયું કે પેસિવ અને એકટીવ ફિલ્ટર્સ શું છે તેથી જ્યારે તમે લો પાસ એકટીવ ફિલ્ટર્સ વિશે વાત કરો છો ત્યારે આપણે શું જોયું છે આપણે એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવો પડશે અને આ પર્ટિક્યુલર કિસ્સામાં છેલ્લું મોડ્યુલ આપણે શું જોયું આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કર્યો છે હવે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને હાઇ પાસ એક્ટિવ ફિલ્ટરને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ છીએ જે આપણે આ પર્ટિક્યુલર મોડ્યુલમાં શીખવાનું છે તેથી જો તમે સ્ક્રીન જોશો તો તમને જે મળી શકે છે તે એ છે કે ત્યાં એક હાઈ પાસ ફિલ્ટર છે તે એક ફિલ્ટર છે જે સિગ્નિફિકન્ટલી એટેન્યુએટ કરે છે તેથી જો તમે સ્ક્રીન જોઈ શકો છો હાઇ પાસ ફિલ્ટર એ એક ફિલ્ટર છે જે fc થી નીચેની તમામ ફ્રિકવન્સીને સિગ્નિફિકન્ટલી ઘટાડે છે અથવા રિજેક્ટ કરે છે અને fc થી ઉપરની તમામ ફ્રિકવન્સીને પસાર કરે છે તો તે ફિલ્ટર શું છે ફિલ્ટર એ છે કે fc ની નીચેની તમામ ફ્રિકવન્સી તે રિજેક્ટ કરશે જ્યારે fc થી ઉપરની પસાર થશે તો તે fc શું છે fc એ આપણી ક્રિટિકલ ફ્રિકવન્સી છે જે આપણે છેલ્લા લેક્ચરમાં જોયું છે તેથી હવે જ્યારે આપણે સાંભળીએ છીએ કે લો પાસ ફિલ્ટર કરતા અલગ છે તે મુખ્ય વસ્તુ એ છે કે લો પાસ ફિલ્ટરમાં R અને C નું પ્લેસમેન્ટ છે ત્યારે રઝિસ્ટર અહીં છે અને કેપેસિટર અહીં છે તે હાઈ પાસ માટે ઓપોઝિટ કન્ફિગ્યુરેશનમાં છે હાઈ પાસ ફિલ્ટરનું પાસબેન્ડ એ તમામ ફ્રિકવન્સી ક્રિટિકલ ફ્રિકવન્સીથી ઉપર છે તો હવે ચાલો જોઈએ કે હાઈ પાસ ફિલ્ટર ખરેખર શું છે તેથી જો તમે આ પર્ટિક્યુલર પ્લોટ જુઓ જે આપણને મળે છે અથવા તે ફ્રિકવન્સીને મંજૂરી આપશે જે ક્રિટિકલ ફ્રિકવન્સીથી ઉપર છે છેલ્લા મોડ્યુલમાં આપણે લો પાસ ફિલ્ટર જોયું છે તેનો અર્થ એ કે ક્રિટિકલ ફ્રિકવન્સીથી નીચેની ફ્રિકવન્સીને પસાર થવા દેવામાં આવી હતી ક્રિટિકલ ફ્રિકવન્સી માટે નીચેની બેન્ડ ફ્રિકવન્સીને પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે હાઇ પાસ ફિલ્ટરના કિસ્સામાં ક્રિટિકલ ફ્રિકવન્સીથી ઉપરના ફ્રિકવન્સીના બેન્ડને પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી તેથી આ એક આઇડીઅલ રિસ્પોન્સ છે કારણ કે તમે જોઈ શકો છો કે ત્યાં ફરીથી ઈંટની દિવાલ છે તે fc ઉપર એક આઇડીઅલ રિસ્પોન્સ છે તે ફ્રિકવન્સીને અહીં જ રોકશે આ સ્ટોપ બેન્ડ છે અને આ પાસ બેન્ડ છે તેથી હવે જો હું ગેઇન વિરુદ્ધ ફ્રિક્વન્સી દોરું તો હું જે જોઉં છું કે મારી પાસે આના જેવો પ્લોટ હશે મારી પાસે પ્લોટ હશે જે લો પાસ ફિલ્ટરની બરાબર ઓપોઝિટ છે હવે પછીની વાત શું છે આપણે સિંગલ પોલનો રિસ્પોન્સ જોઈ શકીએ છીએ આપણે છેલ્લા મોડ્યુલમાં ચર્ચા કરી છે કે સિંગલ પોલનો અર્થ શું થાય છે અને ફર્સ્ટ ઓર્ડર દ્વારા તમારો અર્થ શું થાય છે તે સેકન્ડ ઓર્ડર લો પાસ ફિલ્ટર્સનો અર્થ શું છે અને હવે આપણે અહીં હાઈ પાસ ફિલ્ટર્સને સિંગલ પોલ RC ફિલ્ટર તરીકે જોઈશું જે માત્ર 1 R 1 Cછે તમે આ રઝિસ્ટરમાં વોલ્ટેજ જનરેટ કરી શકો છો અને પછી તમે જોઈ શકો છો કે તે સિંગલ પોલ RC અથવા ફર્સ્ટ ઓર્ડર RC ફિલ્ટર હોવાને કારણે તે 20 dB પ્રતિ ડિકેડ નો રોલ ઑફ રેટ છે જો મારી પાસે સેકન્ડ ઓર્ડર હાઈ પાસ ફિલ્ટર હોય તો રોલ ઓફ રેટ 40 dB હશે થર્ડ ઓર્ડર હાઈ પાસ ફિલ્ટર મારો રોલ ઓફ રેટ 60 dB હશે તેથી જેમ જેમ તમે ક્રમમાં વધારો કરો છો તેમ તમે તમારા આઇડીઅલ રિસ્પોન્સ સુધી પહોંચાડો છો હવે હાઈ પાસ RC ફિલ્ટરની ક્રિટિકલ ફ્રિકવન્સી ત્યારે થાય છે જ્યારે ફોર્મ્યુલા શું છે ફોર્મ્યુલા તમારા લો પાસ ફિલ્ટર જેવું જ છે જે છે fc 1 2 πRC આ સમાન ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે લો પાસ ફિલ્ટર માટે પણ કર્યો છે તેથી હાઈ પાસ ફિલ્ટર માટે એકટીવ ફિલ્ટર માટે આ ક્રિટિકલ ફ્રિકવન્સીની ફોર્મ્યુલા છે અને અહીં x બરાબર R ની ગણતરી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કરી શકાય છે જે અહીં છે જ્યારે આઇડીઅલ રીતે જ્યારે રિસ્પોન્સ ક્રિટિકલ ફ્રિકવન્સી f l hz ઉપર અચાનક વધે છે તેથી અહીં ક્રિટિકલ ફ્રિકવન્સી f l હશે હવે જો હું એકટીવ ફિલ્ટર ફર્સ્ટ ઓર્ડર હાઈ પાસ ફિલ્ટર 3 વસ્તુઓ વિશે વાત કરું તો તેને ફર્સ્ટ ઓર્ડર કહેવામાં આવે છે કારણ કે 1 R 1 C છે પછી હાઈ પાસ છે કારણ કે તે હાઈ ફ્રિકવન્સી પસાર થવા દેશે ફ્રિકવન્સી જે મારી ક્રિટિકલ ફ્રિકવન્સીથી ઉપર છે તેને પસાર થવા દેશે ફ્રિકવન્સી જે મારી ક્રિટિકલ ફ્રિકવન્સી કરતા લો છે તે સ્ટોપ થઈ જશે તેથી આ મારું સ્ટોપ બેન્ડ હશે આ મારું પાસ બેન્ડ હશે પછી અમારી પાસે એકટીવ ફિલ્ટર્સ છે કારણ કે આપણે નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી આ આપણે બધા એક્સપેરિમેન્ટના ભાગમાં જોઈશું કે આપણે કેવી રીતે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરને ડિઝાઇન કરી શકીએ છીએ તે કેવી રીતે આપણે નોન ઇનવર્ટિંગ એમ્પ્લીફાયરને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ છીએ આપણે ઇન્ટિગ્રેટરને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ છીએ તમે કેવી રીતે ડિફરન્સિએટર ડિઝાઇન કરી શકો છો ગ્રાઉન્ડની ભૂમિકા શું છે લોડિંગ અસરની ભૂમિકા શું છે તે આપણે એક્સપેરિમેન્ટલ સેકશનમાં પણ બધું જોઈશું તેથી જો તમે સ્ક્રીન જોશો તો તમે જે જોશો તે અગાઉના એકટીવ લો પાસ ફિલ્ટર જેવું છે એકટીવ હાઇ પાસ ફિલ્ટરનું સૌથી સરળ સ્વરૂપ એ છે કે સ્ટાન્ડર્ડ ઇન્વર્ટિંગ અથવા નોન ઇન્વર્ટિંગ ઓપરેશનલ એમ્પ્લિફાયરને બેઝિક RC હાઇ પાસ એક્ટિવ ફિલ્ટર હાઇ પાસ પેસિવ ફિલ્ટર સાથે જોડવું તેનો અર્થ એ છે કે અમારી પાસે આ પેસિવ ફિલ્ટર છે અને તમે આ પેસિવ ફિલ્ટરને ક્યાં તો ઇનવર્ટિંગ અથવા નોન ઇન્વર્ટિંગ અથવા યુનિટી ગેઇન એમ્પ્લીફાયર સાથે કનેક્ટ કરી રહ્યાં છો જો અહીં ગેઇન એક છે પરંતુ જો મને વધુ ગેઈન જોઈતો હોય તો હું ઇનવર્ટિંગ અથવા નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી શકું છું યુનિટી ગેઇન એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યાં છે તેથી તકનીકી રીતે આવી કોઈ વસ્તુ નથી અને પછી એકટીવ હાઈ પાસ ફિલ્ટર પેસિવ હાઈ પાસ ફિલ્ટરથી વિપરીત અમારી પાસે ફ્રિકવન્સી રિસ્પોન્સ ઈન્ફિનિટ છે એકટીવ હાઈ પાસ ફિલ્ટરનો મેક્સિમમ પાસ બેન્ડ ફ્રિકવન્સી રિસ્પોન્સ ઓપન લૂપ લાક્ષણિકતાઓ અને બેન્ડવિડ્થ દ્વારા મર્યાદિત છે તેથી આપણે કયા પ્રકારનું હાઈ પાસ એકટીવ ફિલ્ટર ડિઝાઇન કરી શકીએ છીએ અને એકટીવ હાઈ પાસ ફિલ્ટર્સના કિસ્સામાં વોલ્ટેજ ગેઇન શું હશે તેથી આપણે હવે જોયું છે કે આપણે યુનિટી ગેઈન એમ્પ્લીફાયર સાથે એક્ટિવ હાઈ પાસ ફિલ્ટરનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ જો મારે સિગ્નલને એમ્પ્લીફાય કરવું હોય તો મારે અહીં ઈન્વર્ટીંગ અથવા નોન ઈન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવાની જરૂર છે હું નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરું છું કારણ કે તમે જોઈ શકો છો કે ફિલ્ટરનું આઉટપુટ ઓપરેશનલ એમ્પ્લીફાયરના નોન ઇન્વર્ટિંગ ટર્મિનલને આપવામાં આવે છે શું તે યોગ્ય નથી તો પ્રથમ ઓર્ડર એક્ટિવ હાઈ પાસ ફિલ્ટર જે નામ સૂચવે છે તે લો ફ્રિકવન્સી એટેન્યુએટ કરે છે અને હાઈ ફ્રિકવન્સી સિગ્નલને પાસ કરે છે તેમાં ફક્ત એક પેસિવ ફિલ્ટર વિભાગનો સમાવેશ થાય છે અને ત્યારબાદ આપણે અહીં આ જોયું છે કે આ પેસિવ ફિલ્ટર છે અને આ અમારું નોન ઈન્વર્ટીંગ ઓપ એમ્પ છે સર્કિટનો ફ્રિકવન્સી રિસ્પોન્સ પેસિવ ફિલ્ટર માટે સમાન છે ફ્રિકવન્સી રિસ્પોન્સ એ જ ફોર્મ્યુલા છે અને હશે fc 1 2 πRC સિવાય કે સિગ્નલનું એમ્પ્લિટ્યુડ એમ્પ્લીફાયરના ગેઇન દ્વારા વધે છે કારણ કે અહીં આપણી પાસે નોન ઈન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે DC ગેઇન 1 R2 R1 સિવાય બીજું કંઈ નહીં હોય તેથી આપણે ગેઇનને બદલી શકીએ છીએ અને તેથી જ ઇનપુટ અને આઉટપુટ ઉપર સિગ્નલની સિમ્બોલિક રજૂઆત આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ મેગ્નિફાઇડ વર્ઝન છે અથવા ઇનપુટનું એમ્પ્લીફાઇડ વર્ઝન છે તેથી આપણે જોયું છે કે સર્કિટનો ફ્રિકવન્સી રિસ્પોન્સ પેસિવ ફિલ્ટર જેવો જ છે જો કે એમ્પ્લીફાયરના ગેઇન દ્વારા સિગ્નલનું એમ્પ્લિટ્યુડ વધે છે અને નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર માટે પાસ બેન્ડ વોલ્ટેજ ગેઇન 1 R2 R1 છે જેમ કે આપણે પહેલાથી જ વાત કરી છે અને તે લો પાસ ફિલ્ટર માટે સમાન છે પ્રથમ ક્રમના હાઈ પાસ ફિલ્ટરમાં પેસિવ ફિલ્ટરનો સમાવેશ થાય છે અને ત્યાર પછી નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર તે અહીં દર્શાવેલ છે સર્કિટનો ફ્રિકવન્સી રિસ્પોન્સ નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર સર્કિટ માટે પેસિવ ફિલ્ટર જેવો જ છે ફિલ્ટર માટે વોલ્ટેજ ગેઇન એ ફીડબેક રઝિસ્ટર R2 R1 નું ફંકશન છે અહીં વોલ્ટેજ ગેઇન Voltage Gain VoutVin AF ffc1 ffc2 Af શું છે તે આપણે જોયું છે f કંઈક છે પરંતુ પાસ બેન્ડ ગેઈન ફોર્મ્યુલા જે લો પાસ ફિલ્ટરની સમાન ફોર્મ્યુલા છે અહીં માત્ર એટલો જ તફાવત છે કે હવે આપણે કેપેસિટરમાંથી સિગ્નલ પસાર કરીએ છીએ અને પછી તે રઝિસ્ટરને આપવામાં આવે છે અગાઉ સિગ્નલ રઝિસ્ટરમાંથી પસાર થતું હતું અને કેપેસિટર અહીં લો પાસ ફિલ્ટરમાં મૂકવામાં આવ્યું હતું લો પાસ અને હાઈ પાસ એકટીવ ફિલ્ટર્સમાં તમને એક જ વસ્તુ મળશે કે આ ઓપરેશનલ એમ્પ્લીફાયરના ખૂબ જ મૂળભૂત સર્કિટ છે તેથી આ પ્રકારના સર્કિટ્સને સમજવામાં કોઈ સમસ્યા હોવી જોઈએ નહીં fc એ હર્ટ્ઝમાં કટઓફ ફ્રિકવન્સી છે જે આપણે અગાઉ પણ જોઈ છે તેથી આ કિસ્સામાં જો હું આ પર્ટિક્યુલર ફોર્મ્યુલાનો ઉપયોગ કરું અને જો હું જોઉં કે ખૂબ લો ફ્રિકવન્સી ઉપર શું થશે ખૂબ લો ફ્રિકવન્સી ઉપર મારી VoutVin Af કરતાં ઘણી લો હશે પરંતુ જ્યારે f fc ની બરાબર થશે ત્યારે મારી પાસે સમાન મૂલ્ય 0 707 હશે પરંતુ ખૂબ જ હાઈ ફ્રિકવન્સી ઉપર મારું મૂલ્ય Af ની બરાબર હશે તેથી પછી એકટીવ ફિલ્ટર ઈકવેશનમાંથી અમને જાણવા મળ્યું છે કે Af 0 હર્ટ્ઝથી લો ફ્રિકવન્સી કટઓફ પોઇન્ટ સુધી વધે છે જો તમે સ્ક્રીન જોશો તો તમે વધુ સારી રીતે સમજી શકશો કે એકટીવ ફિલ્ટરમાં Af નો ગેઈન છે જે 0 હર્ટ્ઝથી વધીને લો ફ્રિક્વન્સી કટઓફ પોઇન્ટ fc 20 ડેસિબલ પ્રતિ ડિકેડ ઉપર વધે છે જો મારી પાસે સેકન્ડ ઓર્ડર હોય તો મારી પાસે 40 dB પ્રતિ ડિકેડ હશે fc 0 707 ઉપર થર્ડ ઓર્ડર 60 dB પ્રતિ ડિકેડ હશે આ એક Af છે અને પછી fc તમામ ફ્રિકવન્સી પાસ બેન્ડ ફ્રિકવન્સી છે ફિલ્ટરમાં Af f નો કોન્સ્ટન્ટ ગેઈન થશે તેથી જુઓ તેનો અર્થ એ છે કે જો હું ગ્રાફને પ્લોટ કરવાનું શરૂ કરીશ તો હું શું જોશ કે તે આના જેવું પ્લોટ ધરાવે છે જ્યાં આ મારી fc છે જે કટઓફ ફ્રિકવન્સી ઉપરની બધી ફ્રિકવન્સી પસાર થશે આ કટઓફ ફ્રિકવન્સીથી નીચેની તમામ ફ્રિકવન્સી સ્ટોપ થઈ જશે જો કે મેં કહ્યું તેમ રોલ ઓફ રેટ છે અને આ સિંગલ ઓર્ડર છે તો રોલ ઓફ રેટ 20 dB પ્રતિ ડિકેડ છે તેથી જો હું એક ઉદાહરણ લઉં તેથી જો હું કટઓફ ફ્રિકવન્સી અથવા બ્રેક પોઈન્ટ ફ્રિકવન્સી fc ની ગણતરી કરું તો આમ fc 1 2 πRC સરળ પેસિવ માટે પેસિવ હાઈ પાસ ફિલ્ટર જેમાં કેપેસિટર C 1 µF હોય છે તેથી આને એક કિલો ઓહ્મ રઝિસ્ટર સાથે સીરીજમાં જોડવામાં આવે છે મારી પાસે R નું મૂલ્ય છે મારી પાસે C નું મૂલ્ય છે તેથી હું fc નું મૂલ્ય શોધી શકું છું તેથી મારી ક્રિટિકલ ફ્રિકવન્સી અથવા કટઓફ ફ્રિકવન્સી fc કંઈ નથી પરંતુ 12 πRC જે 159 15 હર્ટ્ઝની સમકક્ષ છે અથવા 159 15 હર્ટ્ઝની સમકક્ષ છે તેથી આ રીતે હું હાઈ પાસ ફિલ્ટરની કટઓફ ફ્રિકવન્સીની ગણતરી કરી શકું છું ચાલો આપણે ડિઝાઇનનું બીજું ઉદાહરણ જોઈએ હવે તમે જુઓ છો કે તમારે ડિઝાઇન કરવાની છે નૉન ઇનવર્ટિંગ એકટીવ હાઇ પાસ ફિલ્ટર ડિઝાઇન કરો જેમ કે ગેઇન 2 ની બરાબર હોય લોઅર કટઓફ ફ્રિકવન્સી અથવા કોર્નર ફ્રિકવન્સી 2 કિલોહર્ટ્ઝ અને 79 5 નેનો ફેરાડની કેપેસીટન્સ છે ઠીક છે આ 3 વસ્તુઓ છે તેથી પ્રથમ ગેઇન 2 ની બરાબર છે તેથી મારી પાસે ગેઇન 2 ની બરાબર છે નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો ગેઇન 1 R2 R1 છે જે 2 તરીકે આપવામાં આવે છે તેથી R2 R1 જે 1 બરાબર અથવા R અથવા R 2 જે R ની બરાબર હશે હવે fc તરીકે અહીં ફ્રિકવન્સી આપવામાં આવી છે તેથી હું શોધી શકું છું fc 1 2 πRC R આપવામાં આવેલ છે fc આપવામાં આવેલ છે C આપવામાં આવે છે પછી R 1 2 π fcC હું મૂલ્યને બદલી શકું છું અને R ની મૂલ્ય માટે આપણે જાણીએ છીએ કે R1 1 ની બરાબર હોવો જોઈએ અથવા R2 એ R1 ની બરાબર હોવો જોઈએ તેથી હું સર્કિટ ડિઝાઇન કરી શકું છું કારણ કે મને રઝિસ્ટરનું મૂલ્ય મળ્યું છે તેથી હું આ પર્ટિક્યુલર સર્કિટ ડિઝાઇન કરી શકું છું જે કટઓફ કોર્નર ફ્રિક્વન્સીનું મૂલ્ય અને કેપેસિટેન્સનું મૂલ્ય છે તે પર્ટિક્યુલર મૂલ્યોને ધ્યાનમાં રાખીને નીચે બતાવવામાં આવે છે તેથી જો મારે અન્ય મૂલ્યો શોધવા પડે તો મને આ મૂલ્યો આપવામાં આવે છે જો મારે સર્કિટ ડિઝાઇન કરવી હોય જે મારું હાઈ પાસ એક્ટિવ ફિલ્ટર છે તો હું આ પર્ટિક્યુલર મૂલ્યોનો ઉપયોગ કરીને ડિઝાઇન કરી શકું છું અથવા જો મને સર્કિટ આપવામાં આવે તો હું મારા પાસ ફિલ્ટરને તે બંને રીતે ડિઝાઇન કરી શકું છું તેથી ચાલો એક વધુ ઉદાહરણ જોઈએ આકૃતિમાં બતાવેલ ફિલ્ટરના કટઓફ ફ્રિકવન્સી અને પાસ બેન્ડ ગેઇનની ગણતરી કરો તેથી ધારો કે તમને આ આંકડો આપવામાં આવ્યો છે તો આ આંકડો શું છે આ મારું હાઈ પાસ એક્ટિવ ફિલ્ટર સિવાય બીજું કંઈ નથી હવે મારે શું શોધવાનું છે મારે કટઓફ ફ્રિકવન્સી શોધવાનું છે તેનો અર્થ એ કે મારે fc શોધવી પડશે જ્યાં fc 12 πRC છે હવે R1 આપવામાં આવેલ છે R2 આપવામાં આવેલ છે C આપવામાં આવેલ છે તેથી હું એક બાય 2 pi ને 10 k માં 0 1 માઇક્રોફેરાડમાં લખી શકું છું આ કંઈ નહીં પણ 159 15 હર્ટ્ઝ હશે તેથી fc કંઈ નથી પરંતુ 159 15 હર્ટ્ઝ છે તેથી હવે હું જાણું છું કે મારી ક્રિટિકલ ફ્રિકવન્સી શું છે હું આ પર્ટિક્યુલર ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ક્રિટિકલ ફ્રિકવન્સીની ગણતરી કરી શકું છું આગળનો પ્રશ્ન શું છે તે પછીનો પ્રશ્ન પાસ બેન્ડ ગેઇન 10 માટે છે એટલે કે મારી પાસે 10 નો ગેઇન છે બરાબર તેથી અહીં તે R2 R 1 10 હશે કારણ કે તે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર છે તેથી R2 R 1 10 અથવા R2 બરાબર 10 ગુણ્યા R1 હશે તેથી જો હું R1 બરાબર 10 લઉં તો R 2 સો કિલો ઓહ્મ થશે સર્કિટને જોતાં કટઓફ ફ્રિકવન્સી ડિઝાઇન કરવા અથવા ગણતરી કરવા માટે આપણે જોયું કે જો અમને મૂલ્ય આપવામાં આવે તો આપણે સર્કિટ ડિઝાઇન કરી શકીએ છીએ જો સર્કિટ હોય તો આપણે મૂલ્યો શોધી શકીએ છીએ તેથી આપણે આ પર્ટિક્યુલર મોડ્યુલમાં જે જોયું છે આપણે જોયું છે કે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને એક એકટીવ ફિલ્ટર ડિઝાઇન કરી શકીએ છીએ અને પછી જો તમને સર્કિટ આપવામાં આવે તો તમે રઝિસ્ટર કેપેસિટર અથવા ફ્રિકવન્સીના મૂલ્યો શોધી શકો છો જે આ પર્ટિક્યુલર સમસ્યા છે જે તમારી સામે સમસ્યા છે તેથી હવે પોઇન્ટ એ છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયર સાથે આપણે ફિલ્ટર્સ ડિઝાઇન કરી શકીએ છીએ ઓપરેશનલ એમ્પ્લીફાયર વડે આપણે ફિલ્ટર્સ ડિઝાઇન કરી શકીએ છીએ જે પર્ટિક્યુલર બેન્ડ ફ્રિકવન્સીને પસાર થવા દે છે અને ફ્રિકવન્સીના પર્ટિક્યુલર બેન્ડને સ્ટોપ કરી શકે છે તેથી આપણે આ પર્ટિક્યુલર મોડ્યુલ હાઈ પાસ ફિલ્ટર્સમાં જોયું છે આપણે હાઈ પાસ અને લો વચ્ચેનો મુખ્ય તફાવત જોયો છે પાસ ફિલ્ટર્સ એ છે કે હાઈ પાસ ફિલ્ટરમાં કેપેસિટર શરુઆતમાં છે અને રઝિસ્ટર આગળ છે લો પાસ ફિલ્ટરમાં આપણે વેલ્યુને રઝિસ્ટર અને પછી કેપેસિટરમાં ફીડ કરીએ છીએ તેથી સિગ્નલ રઝિસ્ટર ઉપર જાય છે અને પછી તે કેપેસિટર ઉપર જાય છે પરંતુ હાઈ પાસ ફિલ્ટરમાં તે તેનાથી ઓપોઝિટ છે તેથી આપણે લો પાસ જોયા છે આપણે હાઈ પાસ જોયો છે હવે પછીના મોડ્યુલમાં આપણે જોઈશું કે બેન્ડ પાસ ફિલ્ટર કેવી રીતે કામ કરે છે અને તમારા નીચેના મોડ્યુલમાં આપણે એ પણ જોઈશું કે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર કેવી રીતે કામ કરે છે તેથી તે મુખ્ય ચાર ફિલ્ટર્સ છે જે લો પાસ હાઇ પાસ બેન્ડ પાસ અને બેન્ડ રિજેક્ટ છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેથી હવે પછીના ક્લાસમાં ચાલો જોઈએ કે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને બેન્ડ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ ત્યાં સુધી તમે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરો જેમ કે મેં તમને બતાવ્યું છે ત્યાં લાખો પ્રશ્નો છે જે ઑનલાઇન ઉપલબ્ધ છે થોડા વધુ પ્રશ્નો સોલ્વ અને તમને વધુ સારો વિચાર મળશે તેથી આપણે ખૂબ જ મૂળભૂત સ્તરે શરૂઆત કરી છે જ્યાં તમને કટઓફ ફ્રિકવન્સીનું ફોર્મ્યુલા શોધવાનું કહેવામાં આવે છે જ્યારે બધું આપવામાં આવે છે તેથી આમાં કોઈ એરર ન હોવી જોઈએ અથવા જો રઝિસ્ટર અથવા કેપેસિટર અથવા ફ્રિકવન્સીના આપેલ મૂલ્યો માટે તમે સર્કિટ કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તેથી તે ખરેખર સરળ છે આપણે ખૂબ જ મૂળભૂત સ્ટેજમાં છીએ તેથી તમારે આવા સરળ સર્કિટ ડિઝાઇન કરવામાં કોઈ એરર ન કરવી જોઈએ હવે એક વધુ પોઇન્ટ હું તમને કહેવા માંગતો હતો કે જ્યારે કેટલીકવાર તમને પૂછવામાં આવે છે કે હાઈ કટઓફ એકટીવ ફિલ્ટર્સ ડિઝાઇન કરો તેથી મેં જોયું છે કે જ્યારે તમે હાઈ કટઓફ એકટીવ ફિલ્ટર્સ ડિઝાઇન કરી રહ્યા છો ત્યારે કટઓફ લો પાસ છે તે હાઈ ફ્રિકવન્સીને કટ કરી રહ્યો છે તે હાઈ પાસ નથી તેથી જ્યારે તમને આ પ્રકારની સમસ્યા આપવામાં આવે ત્યારે તેને સંપૂર્ણ રીતે વાંચો જો તે આ હાઈ કટ છે અથવા તે લો કટ છે અથવા તે હાઈ પાસ છે અથવા તે લો પાસ છે તેનો અર્થ શું છે લો પાસ અને હાઈ કટ સમાન છે હાઈ પાસ અને લો કટ સમાન છે તેથી જ્યારે તમે કોઈ સમસ્યા કરી રહ્યા હોવ ત્યારે આને સમજો જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેને સારી રીતે વાંચો સમજો પ્રશ્નને ધ્યાનથી સાંભળો પછી તમે રિસ્પોન્સ આપો ઠીક છે બધું ધ્યાનથી સાંભળો અને પછી જ તમે રિસ્પોન્સ આપો પછી તે તમને પરીક્ષાઓમાં જ નહીં પરંતુ તે તમને તમારા ઇન્ટરવ્યુમાં પણ મદદ કરશે તેથી હું તમને આગલા ક્લાસમાં આગલા પર્ટિક્યુલર મોડ્યુલમાં લઈ જઈશ અને પછી આપણે જોઈશું કે ઓપ એમ્પ સર્કિટનો બેન્ડ પાસ ફિલ્ટર તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય ત્યાં સુધી ધ્યાન રાખો બાય